આ લેક્ચરમાં અમે સાયબરસિક્યુરિટી વિશે વાત કરીશું જે ખૂબ જ મહત્વપૂર્ણ વિષય છે હકીકતમાં એક વિષય જે IoT સામાન્ય રીતે અને IIoT તેમજ ઉદ્યોગો માટે અત્યંત ચિંતાનો વિષય છે ઈન્ડસ્ટ્રી 4 0 ના સંદર્ભમાં આપણે અત્યાર સુધી જે કંઈપણ વિશે વાત કરી છે આ બધી બાબતો અર્થપૂર્ણ હશે જો લોકો તેમની સિસ્ટમ્સ ફિઝિકલ સિસ્ટમ્સ સાયબર ફિઝિકલ સિસ્ટમ્સ અને ડેટા ની સુરક્ષા વિશે વધુ ચિંતિત ન હોય સિસ્ટમ દ્વારા એકત્રિત અને પ્રસારિત કરવામાં આવતો એકંદર સુરક્ષિત હોવો જોઈએ ડેટા ની ગોપનીયતા જાળવવી પડશે તે ડેટા હોવો જોઈએ જે એક વ્યક્તિ પાસેથી પ્રાપ્ત થાય છે તે વિશ્વાસપાત્ર હોવો જોઈએ વગેરે તેથી જ્યારે સાયબર સુરક્ષાની વાત આવે છે ત્યારે આની જેમ વિવિધ સંબંધિત મુદ્દાઓ પણ છે સુરક્ષા ગોપનીયતા વિશ્વાસ આ બધી એકબીજા સાથે જોડાયેલી સંસ્થાઓ છે અને આ કોઈપણ સિસ્ટમ ના સંદર્ભમાં અને ચોક્કસપણે કોઈપણ ઈન્ટરનેટ આધારિત સિસ્ટમ અને ઓછી શક્તિવાળી સંસાધન અવરોધ સિસ્ટમો IoT IIoT અને તેથી વધુ માટે અત્યંત ચિંતાનો વિષય છે તેથી તેથી જ ઇન્ડસ્ટ્રી 4 0 ના સંદર્ભમાં આપણે સાયબર સુરક્ષાની મૂળભૂત વિભાવનાઓને સમજવાની જરૂર છે તેના વિવિધ ઘટકો શું છે અને સાયબર ફિઝિકલ સિસ્ટમો ને સુરક્ષિત કરવાના સંદર્ભમાં કેટલાક વિવિધ પ્રકારના જોખમો છે ઉદ્યોગો તેથી અમે હવે આ દરેકને વિગતવાર જોઈશું તો સાયબરસિક્યુરિટી શું છે તે મૂળભૂત રીતે સાયબર ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સુરક્ષા છે જે ત્યાં છે મૂળભૂત રીતે કમ્પ્યુટિંગ માં જે છે તે આપણે કમ્પ્યુટિંગ માં માત્ર સાયબરસ્પેસ વિશે જ નહીં આપણે કમ્પ્યુટિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિશે વાત કરીએ છીએ જેમાં હાર્ડવેર સોફ્ટવેર વગેરેનો સમાવેશ થાય છે માત્ર સાયબર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ની સુરક્ષા જ નહીં પણ ભૌતિક સુરક્ષા ભૌતિક સુરક્ષાની પણ વાત કરીએ છીએ કમ્પ્યુટિંગ મશીનો નોન કમ્પ્યુટીંગ મશીનો અને તેથી વધુ તેથી અન્ય તમામ પ્રકારના મશીનો જે મશીનો પર સાયબર ઈન્ફ્રાસ્ટ્રક્ચર કાર્ય કરે છે તેની ભૌતિક સુરક્ષા તેથી અમે બે બાબતો વિશે ચિંતિત છીએ એક છે સાયબર સુરક્ષા અને ભૌતિક સુરક્ષા આ બે અલગ અલગ બાબતો છે જેના વિશે આપણે મુખ્યત્વે સુરક્ષાના સંદર્ભમાં ચિંતિત છીએ તેથી શું સામે રક્ષણ વિવિધ હુમલાઓ સામે રક્ષણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને નુકસાન પહોંચાડવા માગતી સંસ્થાઓ દ્વારા હુમલા કરવામાં આવશે ઔદ્યોગિક IoT ના સંદર્ભમાં મૂળભૂત આધાર એ છે કે મશીનો અને સિસ્ટમો તમામ એકબીજા સાથે જોડાયેલા છે તેથી જો તે બધા એકબીજા સાથે જોડાયેલા હોય તો અમારી પાસે ઈન્ટરનેટવર્ક છે અને અમે વિવિધ ઘુસણખોરોની સિસ્ટમ માં પ્રવેશવાની સંભાવના વિશે વાત કરી રહ્યા છીએ અને સિસ્ટમ ને નુકસાન પહોંચાડવા માટે કોઈ પ્રકારનો હુમલો કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ તે જે રીતે કાર્ય કરી રહ્યું છે તે વિવિધ ડેટા છે ટ્રાન્સમિટ થઈ રહ્યું છે ડેટાની ચોરી કરવીનેટવર્ક હાર્ડવેર સોફ્ટવેર અને ભૌતિક મશીનોને એકંદરે નુકસાન પહોંચાડવું તેથી ઈન્ટરનેટ સાથે જોડાયેલી દુનિયામાં આ તમામ સાયબરસુરક્ષાના વિવિધ પાસાઓ છે તેથી જ્યારે આપણે સાયબર સુરક્ષા વિશે વાત કરી રહ્યા છીએ ત્યારે આપણે હાર્ડવેર સોફ્ટવેર અને ડેટા ને કેવી રીતે સુરક્ષિત રાખવું તે વિશે વાત કરવાની જરૂર છે તેથી શું થાય છે કે સાયબર ફિઝિકલ સિસ્ટમ ના કિસ્સામાં એન્ટરપ્રાઇઝ સાયબરસિક્યુરિટી અને ફિઝિકલ સિક્યુરિટીનો ઉપયોગ ડેટા સેન્ટર્સ ની બિનસત્તાવાર ઍક્સેસ સામે એકસાથે કરે છે તો આપણે શું રક્ષણ કરવું જોઈએ અને તે શું સામે રક્ષણ છે તેથી ડેટા માં અનધિકૃત બિનસત્તાવાર ફેરફાર સામે રક્ષણ ડેટા ના બિનસત્તાવાર ડિલેટશન અને અપ્રમાણિત ઍક્સેસ પર અનધિકૃત તેથી આ 3 અલગ અલગ વસ્તુઓ છે જેની સામે રક્ષણ કરવું પડશે ચાલો હવે સમજીએ અને સામાન્ય રીતે IIoT સિસ્ટમ્સ અથવા IoT સિસ્ટમ સામાન્ય રીતે કેવી રીતે કાર્ય કરે છે તે વિશેની સમજણમાં પાછા જઈએ અને આ એવી વસ્તુ છે જેની આપણે ભૂતકાળમાં નોંધપાત્ર વિગતવાર ચર્ચા કરી છે તો આપણી પાસે શું છે અમારી પાસે વિવિધ ફિઝિકલ સિસ્ટમો છે જેના પર અમુક પ્રકારના સેન્સર તૈનાત છે તેથી અમારી પાસે એક મશીન 1 છે જેમાં કેટલાક સેન્સર છે ચાલો કહીએ કે એક મશીન 2 જેમાં બીજા કેટલાક સેન્સર હોય છે અને તેવી જ રીતે આપણી પાસે અલગ અલગ મશીનો છે જેમાં એક અથવા વધુ સેન્સર હોય છે અહીં મેં મશીન દીઠ એક જ સેન્સર દોર્યું છે પરંતુ એ પણ શક્ય છે કે એક મશીનમાં બહુવિધ અલગ અલગ સેન્સર હોય તો આ સેન્સર તેઓ શું કરે છે આપણે આ પહેલા જોયું છે કે અમુક પ્રકારના નેટવર્ક દ્વારા આ મશીનો ડેટા ને અન્ય કોઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માં મોકલવા જઈ રહ્યા છે આ તે છે જ્યાં અમારી પાસે કોઈ ડેટા સેન્ટર હશે અથવા કોઈ સર્વર અથવા એવું કંઈક હશે જે ડેટાની ઍક્સેસ મેળવશે જે ડેટા પ્રાપ્ત કરશે અને અમે તેના પર વિવિધ વિશ્લેષણ ચલાવીશું આ સામાન્ય રીતે કરવામાં આવે છે અને એનાલિટિક્સ ના આધારે આપણે એ પણ જોયું છે કે અમુક પ્રકારની એક્ટ્યુએશન લાગુ કરવાની જરૂર પડી શકે છે તેથી આ રીતે સામાન્ય રીતે કોઈપણ IoT સિસ્ટમ અને IIoT સિસ્ટમ ખૂબ ઊંચા સ્તરે કામ કરવા જઈ રહી છે તો અહીં વિવિધ સ્તરો શું છે અમારી પાસે સેન્સર છે જે ભૌતિક વાતાવરણમાં પર્યાવરણને સમજશે જેમાં તેઓ કાર્ય કરે છે ડેટા એકત્રિત કરે છે તેને અમુક નેટવર્ક દ્વારા પસાર કરે છે પછી આ ડેટા નેટવર્ક દ્વારા મોકલવામાં આવી રહ્યો છે તેનું પૃથ્થકરણ કરવું પડશે અને અહીં કેટલીક ક્રિયાઓની જરૂર પડી શકે છે અને પ્રવૃતિ ત્યાં હોઈ શકે છે અથવા જે પણ થઈ શકે છે તે ડેટા નું વિશ્લેષણ હશે અમુક પ્રકારના એપ્લિકેશન સોફ્ટવેર માં તેથી હવે આપણે જાણીએ છીએ કે શું આપણે સાયબર સુરક્ષા વિશે વાત કરી રહ્યા છીએ આ એવી બાબતો છે જેને આપણે ધ્યાનમાં રાખવાની જરૂર છે આપણે સર્વગ્રાહી રીતે અમારે રક્ષણ કરવાની જરૂર છે અમારે આ સિસ્ટમ ને અનધિકૃત અનિચ્છનીય ઍક્સેસ અને સિસ્ટમ ને સંભવિત નુકસાનથી બચાવવાની જરૂર છે તો આપણે તે કેવી રીતે કરવું એક વાત એ છે કે આ સેન્સર માંથી જે ડેટા મળે છે આપણે તેને સુરક્ષિત રાખવાનો છે તો આપણી પાસે શું છે અમારી પાસે ડેટા અથવા માહિતી સુરક્ષા છે પછી આપણે શું કરવું પડશે આ નંબર 1 છે નંબર 2 આખરે હશે ડેટા નેટવર્ક દ્વારા મોકલવો પડશે તેથી અમારી પાસે નેટવર્ક અથવા આંતર નેટવર્ક સુરક્ષા હોવી જરૂરી છે અમારે એ પણ સુનિશ્ચિત કરવાની જરૂર છે કે આ એપ્લિકેશનો કે જે આના જેવી સિસ્ટમ પર ચાલી રહી છે તેને પણ સુરક્ષિત રાખવાની જરૂર પડશે તેથી અમે એપ્લિકેશન સુરક્ષા વિશે વાત કરી રહ્યા છીએ ત્યાં અન્ય કેટલીક સુરક્ષા ચિંતાઓ છે જે ત્યાં હોવી જોઈએ તેથી વપરાશકર્તાઓ અંતિમ વપરાશકારો જેઓ સિસ્ટમ નો ઉપયોગ કરી રહ્યાં છે અથવા સિસ્ટમમાં ભાગ લેતા અલગ અલગ એક્ટર્સછે તેઓને પણ સિસ્ટમ નો યોગ્ય રીતે ઉપયોગ કરવા માટે પૂરતું શિક્ષિત હોવું જરૂરી છે અને સિસ્ટમ ની સુરક્ષામાં કેટલીક સંભવિત સમસ્યાઓ છે ડેટા નું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને તેથી વધુ અમે સુરક્ષા માટે અંતિમ વપરાશકર્તા શિક્ષણ વિશે વાત કરી રહ્યા છીએ અંતે એકંદરે જે કામગીરી કરવામાં આવી રહી છે તે ઓપરેશન ની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેથી ઓપરેશનલ સુરક્ષા તેથી અમારી પાસે IoT અથવા IIoT ના સંદર્ભમાં વિવિધ સુરક્ષા ચિંતાઓ છે આ સાયબર સુરક્ષા એપ્લિકેશન સુરક્ષા માહિતી સુરક્ષા ડેટા સુરક્ષા માહિતી અથવા ડેટા સુરક્ષા નેટવર્ક સુરક્ષા ઓપરેશનલ સુરક્ષા અને અંતિમ વપરાશકર્તા શિક્ષણના મુખ્ય ઘટકો છે એપ્લિકેશન સુરક્ષા મૂળભૂત રીતે સુનિશ્ચિત કરે છે કે તમે વિવિધ એપ્લિકેશનો ને બહારના થ્રેટસથી સુરક્ષિત કરી રહ્યાં છો તેથી મૂળભૂત રીતે આ વિશિષ્ટ સુરક્ષા માટે કેટલાક સોફ્ટવેર હાર્ડવેર અને પ્રક્રિયાગત પદ્ધતિઓનો ઉપયોગ કરી શકાય છે તેથી જે જરૂરી છે તે અમુક પ્રકારનું રક્ષણ હોવું જરૂરી છે જેનો અર્થ છે સોફ્ટવેર સ્તર તેમજ હાર્ડવેર સ્તરે અમુક પ્રકારના પ્રતિક્રમણ સૉફ્ટવેર સ્તર આ વિશિષ્ટ સુરક્ષા માટે વિવિધ એપ્લિકેશન ઓપરેશન ઉપયોગ કરી શકે છે હાર્ડવેર સ્તરે પ્રતિક્રમણનો ઉપયોગ કરી શકાય છે અમુક પ્રકારના પ્રોક્સી અથવા રાઉટર અથવા સમાન પ્રકારના ઉપકરણ જે આ પ્રકારના બહારના થ્રેટસ સામે રક્ષણ ધરાવશે તેથી આ વિવિધ પગલાં છે જે લઈ શકાય છે માહિતી સુરક્ષા મૂળભૂત રીતે સાયબરસિક્યુરિટી ના સબસેટ તરીકે ઓળખાય છે જ્યાં અમે વ્યૂહરચનાઓના સમૂહ વિશે વાત કરી રહ્યા છીએ જેને અપનાવવી જોઈએ જેમાં તેની સાથે સંકળાયેલી કેટલીક નીતિઓ અને કેટલાક સાધનો હશે અને આ નીતિઓ સાધનો પણ ચોક્કસ નિયમોના આધારે વિવિધ જોખમોને ફિલ્ટર કરવા માટે માનવામાં આવે છે પરિણામે આ તમામ વિવિધ નીતિ નિયમોના અમલીકરણથી અમે ડેટાની ઉપલબ્ધતા અખંડિતતા અને ગોપનીયતા જાળવી રાખીશું અને આ ખૂબ જ સર્વોપરી છે તેથી વ્યવસાયો અને ઉદ્યોગોના સંદર્ભમાં માહિતી સુરક્ષા રક્ષણ ઉપલબ્ધતા અખંડિતતા અને ડેટાની ગુપ્તતા ખૂબ જ મહત્વપૂર્ણ છે નામ પ્રમાણે નેટવર્ક સુરક્ષા કહે છે કે અમારે અમારા નેટવર્કને અનધિકૃત ઍક્સેસથી સુરક્ષિત રાખવું પડશે તેથી મૂળભૂત રીતે ફિઝિકલ અને સૉફ્ટવેર ક્રિયાઓ કે જે નેટવર્ક આર્કિટેક્ચરને સુરક્ષિત કરવા માટે જરૂરી હશે તે પ્રક્રિયાઓને નીચે મૂકવી પડશે નેટવર્ક સુરક્ષા અનધિકૃત ઍક્સેસ અયોગ્ય ઉપયોગ ખામી ડિલેટશન તોડી પાડવા વગેરેથી રક્ષણ પૂરું પાડશે તેથી તે એક રક્ષણાત્મક પ્લેટફોર્મ છે તે એક રક્ષણાત્મક પ્લેટફોર્મ છે જે મૂળભૂત નેટવર્કની ટોચ પર બનાવવું પડશે અનધિકૃત વપરાશકર્તાઓથી રક્ષણ માટે અનધિકૃત ઍક્સેસને નુકસાનથી બચાવવા અને કમ્પ્યુટર્સ જેવા હાલના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન અને તેથી વધુ તેથી નેટવર્ક મૂળભૂત રીતે એક સંવેદનશીલ બિંદુ છે જેના દ્વારા સંભવિત હુમલાખોરો પ્રવેશ કરી શકે છે અને વિવિધ હુમલાઓ શરૂ કરી શકે છે ઓપરેશન સિક્યોરિટી એ એક વિશ્લેષણાત્મક ક્રિયા છે જે માહિતીના લાભોનું વર્ગીકરણ કરે છે અને આ માહિતી લાભોના રક્ષણ માટે તે નિયંત્રણને નિયંત્રિત કરે છે તેથી વ્યવસાયિક પરિપ્રેક્ષ્યમાં સંરક્ષણ એ એક મહત્વપૂર્ણ પરિબળ છે કારણ કે ઓપરેશનલ સુરક્ષા કામગીરીને કારણે વ્યવસાયિક ક્રિયાઓ સુરક્ષિત થવા જઈ રહી છે અંતિમ વપરાશકર્તા શિક્ષણ અંતિમ વપરાશકર્તાઓ ઉદ્યોગ માટે સૌથી મોટા સુરક્ષા જોખમો છે સુરક્ષાની બાબતમાં તેઓ સૌથી પહેલા છે તેથી કર્મચારીઓ અને અંતિમ વપરાશકર્તાઓ સામાન્ય રીતે માહિતીના જોખમો અને માળખાકીય સુવિધાઓ માટેના જોખમો વિશે તમામ પ્રકારના ખ્યાલ ધરાવતા નથી તેથી આ અંતિમ વપરાશકર્તાઓ સુરક્ષાની દ્રષ્ટિએ સંવેદનશીલ બિંદુઓ બની શકે છે તેઓને પૂરતું શિક્ષિત કરવું પડશે જેથી અજાણતા તેઓ હુમલાખોરો માટે દરવાજા ખોલી ન શકે અને સાયબર ગુનાઓ વધી રહ્યા હોવાથી ઉદ્યોગ માટે સંભવિત સાયબરહુમલાઓ વિશે તેમના કર્મચારીઓને શિક્ષિત કરવા વધુ મહત્વપૂર્ણ છે તો વિવિધ પ્રકારના સાયબર સુરક્ષા જોખમો શું છે સાયબર સુરક્ષાના જોખમો વિવિધ છે તે વિવિધ પ્રકારના હોય છે અને તે બધાને સમજવું એ પોતે જ એક કપરું કાર્ય છે તેથી રેનસમ વેર એ ખૂબ જ સામાન્ય સામાન્ય પ્રકારનો હુમલાખોર છે તે હુમલાખોરને એક સુવિધા પૂરી પાડે છે જેમાં હુમલાખોર એન્ક્રીપ્શન ઉપયોગ કરીને વપરાશકર્તાની કમ્પ્યુટર ફાઇલોને લૉક કરે છે અને હુમલાખોર કાયદેસર વપરાશકર્તાઓ દ્વારા વધુ ઉપયોગમાં લેવા માટે સિસ્ટમ ને લૉક કરવા માટે કેટલાક પૈસાની માંગ કરશે તેઓ સિસ્ટમ ને ઉપયોગમાં લેવાથી લૉક કરશે આ પ્રકારના હુમલાનું એક ઉદાહરણ લોકી છે જે ransom ware એક પ્રકારનો હુમલો છે માલવેર અને આ નામ સૂચવે છે તેમ તે એક કોમ્પ્યુટર પ્રોગ્રામ છે જેનો ઉપયોગ કોમ્પ્યુટર યુઝર ને ખલેલ પહોંચાડવા માટે થાય છે જેમ કે વિવિધ કોમ્પ્યુટર વાયરસ સ્પાયવેર વગેરે અને ટ્રોજનહોર્સ જેવા સ્પાયવેર કોમ્પ્યુટર વાયરસથી આપણે પહેલાથી જ પરિચિત છીએ તેથી આ તે છે જે મૂળભૂત રીતે તેઓ કમ્પ્યુટર્સ અને સાયબર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ની સામાન્ય કામગીરીમાં વિક્ષેપ પાડે છે અને તેઓ મૂળભૂત રીતે રક્ષણ કરશે નહીં અથવા તેઓ સંપૂર્ણપણે ખલેલ પહોંચાડશે નહીં તેઓ સિસ્ટમ ની કામગીરીને સંપૂર્ણપણે વિક્ષેપિત કરી શકશે નહીં પરંતુ ચોક્કસ કામગીરીમાં અમુક પ્રક્રિયાઓ અમુક પ્રક્રિયાઓ વિક્ષેપિત થઈ શકે છે અને તે મૂળભૂત રીતે નિયમિત વપરાશકર્તાને તેમના કાયદેસર કાર્યો કરવામાં ખલેલ પહોંચાડશે સોશિયલ એન્જિનિયરિંગ આ હુમલામાં વપરાશકર્તાઓને ગેરમાર્ગે દોરવા માટે માનવ ક્રિયાપ્રતિક્રિયાનો સમાવેશ થાય છે સામાજિક ઇજનેરી મહત્વપૂર્ણ માહિતી મેળવવા માટે સુરક્ષા નીતિને તોડે છે જે સામાન્ય રીતે પહેલાથી જ સુરક્ષિત હોય છે તેથી આ પ્રકારના સોશિયલ એન્જિનિયરિંગ સાયબર સિક્યુરિટી હુમલામાં મૂળભૂત રીતે સુરક્ષા નીતિઓ તૂટી ગઈ છે તેથી ઉદાહરણો પાણી આપવાના છિદ્ર અને પ્રીટેક્સટિંગ છે ફિશિંગ એ હુમલાનું એક સ્વરૂપ છે જ્યાં ખોટી માહિતી મોકલવામાં આવે છે અને આ માહિતી મૂળભૂત રીતે ખોટા ઈમેલ મોકલવાના સ્વરૂપમાં હોય છે જે ઓળખી શકાય તેવા સ્ત્રોતો દ્વારા મોકલવામાં આવી હોય છે અને તેનો ઉદ્દેશ્ય લોગિન માહિતી અથવા ક્રેડીટકાર્ડ માહિતી જેવા મહત્વપૂર્ણ ડેટા મેળવવાનો છે તેથી ફિશિંગ હુમલાઓ જેઓ પહેલાથી જ ઈમેલમાં છે જે મૂળભૂત રીતે ફિશિંગ હુમલાઓ છે જે તમને ક્રેડીટકાર્ડ ની માહિતી માટે પૂછશે લોગિન માહિતી કહે છે કે ઈમેલ એકાઉન્ટ થોડા દિવસો પછી અમાન્ય થઈ જશે આ પ્રકારના હુમલાઓ થવા જઈ રહ્યા છે અને મૂળભૂત રીતે જો કોઈ વ્યક્તિ આ પ્રકારના હુમલાઓથી સંભવિત જોખમો વિશે પહેલાથી જ શિક્ષિત ન હોય તો વપરાશકર્તા વિનંતી કરેલ ક્રેડીટકાર્ડ માહિતી પ્રદાન કરશે અથવા હુમલાખોરને અજાણતાં વપરાશકર્તાનામ અને પાસવર્ડ સપ્લાય કરશે અને તે રીતે તેઓ તેમની સિસ્ટમ ની ઍક્સેસ ગુમાવશે તેથી આ વસ્તુનું ઉદાહરણ google ડૉક્સ ફિશિંગ અને ડ્રૉપબૉક્સ ફિશિંગ હુમલાઓ છે અને તે આ વિવિધ પ્રકારના અન્ય ફિશિંગ હુમલાઓ જેવા છે જે વિવિધ સિસ્ટમો પર શક્ય છે હવે ચાલો ઔદ્યોગિક ઇન્ટરનેટ પર પાછા જઈએ તેથી જ્યારે આપણે ઔદ્યોગિક ઇન્ટરનેટ વિશે વાત કરી રહ્યા છીએ ત્યારે આપણે સામાન્ય રીતે વિવિધ વસ્તુઓના સેન્સર એક્ટ્યુએટર ઇન્ટરનેટ ઓફ થિંગ ના ઉપયોગ વિશે વાત કરી રહ્યા છીએ તેથી ઈન્ટરનેટ ઓફ થિંગ કોમ્પ્યુટર લોકો મશીનો બધા એકસાથે ઔદ્યોગિક ઈન્ટરનેટના વિકાસમાં ભાગ લેનારા સહભાગીઓ છે ઔદ્યોગિક ઇન્ટરનેટ ઔદ્યોગિક બુદ્ધિશાળી ક્રિયાઓને ઇચ્છિત વ્યવસાય પરિણામો મેળવવા માટે અદ્યતન ડેટા વિશ્લેષણાત્મક સાધનોનો ઉપયોગ કરવા સક્ષમ બનાવે છે ઔદ્યોગિક ઈન્ટરનેટના ઉદાહરણો મૂળભૂત રીતે સ્વાયત્ત કાર અને બુદ્ધિશાળી રેલરોડ સિસ્ટમ્સ જેવા પરિણામો છે તેથી IIoT સિક્યોરિટીઝ માટે સુરક્ષા મુદ્દાઓ મહત્વપૂર્ણ છે અને સિસ્ટમોને સુરક્ષિત કરવા માટેના ધોરણો તૈયાર કરવા જરૂરી છે તેથી ઉદ્યોગોને વિવિધ સિસ્ટમો અને સાધનોનો ઉપયોગ કરવાની જરૂર પડશે પરંતુ બધું સ્માર્ટ ફેક્ટરી પ્લેટફોર્મ પર સંકલિત કરવામાં આવશે જ્યારે આપણે ઉદ્યોગો વિશે વાત કરી રહ્યા છીએ ત્યારે કેટલીક વસ્તુઓ વારસાગત છે જે ઉદ્યોગમાં દાયકાઓથી છે જ્યારે કેટલીક સિસ્ટમો તાજેતરની હોઈ શકે છે જે પહેલાથી જ સુરક્ષિત કરવા માટે બનાવવામાં આવી છે તેથી લેગસી સિસ્ટમ્સને ખાસ કરીને અમલીકરણની પ્રક્રિયામાં ગંભીરતાથી લેવી જોઈએ કારણ કે આ સિસ્ટમો વિવિધ હુમલાઓ શરૂ કરવા માટે નબળાઈના બિંદુઓ હોઈ શકે છે હુમલાખોરોને સિસ્ટમમાં પ્રવેશવા માટે વારસાની સિસ્ટમો હોઈ શકે છે જે સંવેદનશીલ બિંદુઓ હોઈ શકે છે કારણ કે તે દિવસો પહેલાના દિવસોમાં સુરક્ષા સારી રીતે સમજી શકાતી ન હતી સિસ્ટમો હંમેશા સુરક્ષિત ન રહે તે માટે ડિઝાઇન કરવામાં આવી હતી અને તેથી વધુ તેથી તે સિસ્ટમ્સમાં કેટલાક બિંદુઓ છોડવાની કેટલીક સંભવિત શક્યતાઓ છે જે મૂળભૂત રીતે હુમલાખોરો હુમલાઓ શરૂ કરી શકે છે તેથી ઉત્પાદન પ્રણાલીમાં ઔદ્યોગિક પ્રક્રિયામાં દર અઠવાડિયે લાઇન સમગ્ર ફેક્ટરીને જોખમમાં મૂકે છે તેથી વ્યક્તિગત IIoT અમલકર્તાઓના હાથે જીવંત સુરક્ષા પરિણામે જોખમી છે તો IIoT અને ઇન્ડસ્ટ્રી 4 0 ના સંદર્ભમાં સાયબરસુરક્ષા જરૂરિયાતો શું છે પ્રથમ એક મૂળભૂત છે જે માત્ર IIoT માટે જ લાગુ પડતું નથી પરંતુ કોઈપણ કમ્પ્યુટિંગ સિસ્ટમ માટે આ CIA ટ્રાયડ તરીકે ઓળખાય છે c નો અર્થ ગુપ્તતા માટે છે I નો અર્થ અખંડિતતા માટે અને a નો અર્થ ઉપલબ્ધતા માટે છે અને જરૂરિયાતોનો બીજો સમૂહ મૂળભૂત રીતે IIoT ચોક્કસ જરૂરિયાતો છે જે વિશ્વસનીયતા અને સલામતી વિશે વાત કરે છે તેથી CIA ટ્રાયડ ગુપ્તતા માહિતીના અનધિકૃત જાહેરાતથી અટકે છે I નો અર્થ અખંડિતતા છે જે ખાતરી કરે છે કે ડેટા કોઈપણ અનધિકૃત રીતે બદલી શકાતો નથી અને A નો અર્થ ઉપલબ્ધતા છે જે ખાતરી આપે છે કે માહિતી ફક્ત અધિકૃત વપરાશકર્તા માટે જ ઉપલબ્ધ હોવી જોઈએ IIoT ના સંદર્ભમાં સાયબર સુરક્ષાની જોગવાઈના સંદર્ભમાં આ કેટલાક પડકારો છે તેથી મૂળભૂત રીતે જ્યારે આપણે ઉદ્યોગો વિશે વાત કરી રહ્યા છીએ ત્યારે આપણે મશીનો વિશે વાત કરી રહ્યા છીએ જ્યાં વિવિધ સેન્સર એક્ટ્યુએટર્સ બધા તૈનાત છે અને આ નોડ્સ બધા ઇન્ટર નેટવર્ક છે તે બધા એકબીજા સાથે જોડાયેલા છે તેથી મૂળભૂત રીતે જો તમારે એવી સિસ્ટમમાં અમુક પ્રકારનું પરિવર્તન લાવવાની જરૂર હોય કે જેમાંથી ઉદ્યોગોએ ભૌતિક પ્રણાલીઓમાંથી રૂપાંતરિત કરવા માટે પસાર થવું પડશે આ પ્રકારની માળખાકીય સુવિધાઓ વિના જે વર્ષોથી અસ્તિત્વમાં છે અને સેન્સર એક્ટ્યુએટર્સ સાથે જોડાયેલ મશીનો જે વધુ સ્માર્ટ છે તેમાં રૂપાંતરિત થાય છે તેથી આ પરિવર્તન થવું પડશે જ્યારે આ પરિવર્તન થવા જઈ રહ્યું છે ત્યારે તમારે નબળાઈના આ તમામ વિવિધ મુદ્દાઓને ધ્યાનમાં લેવા પડશે જે આ પરિવર્તન પ્રક્રિયા દ્વારા સંભવિત રીતે રજૂ કરી શકાય છે તેથી જ્યારે આપણે મેન્યુફેક્ચરિંગ લોજિસ્ટિક્સ શીપિંગ હેલ્થકેર અને ઉદ્યોગો જેવી પરિવર્તન ક્ષમતાઓ વિશે વાત કરીએ છીએ ત્યારે ને ઔદ્યોગિક ઇન્ટરનેટના સંદર્ભમાં અલગ રીતે અલગ રીતે ધ્યાનમાં લેવું પડશે તેથી શું થઈ શકે છે તે ડેટા ભંગ થઈ શકે છે જે વિવિધ પ્રકારના સાયબરગુનાઓ અને સાયબરધમકીઓમાં વધારો કરે છે કારણ કે વિવિધ પ્રકારના હુમલાઓ છે જે શક્ય છે ઉદ્યોગ 4 0 માટે સાયબરસુરક્ષા જેને ગોપનીયતા અધિકૃતતા એકીકરણ બિન અસ્વીકાર અને ઍક્સેસ નિયંત્રણ જેવા ધ્યાનમાં લેવાની જરૂર પડશે અમે ધીમે ધીમે ઉદ્યોગમાં અમારા મશીનો અને વિવિધ ઉપકરણોને વધુ સ્માર્ટ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ તેથી અમે અમારી સિસ્ટમમાં કોમ્પ્યુટર નેટવર્ક્સ દાખલ કરી રહ્યા છીએ તેથી કેટલીક નવી ઇન્ટરનેટ સુરક્ષા સમસ્યાઓ છે જેને આ પરિચય અને પરિવર્તન પ્રક્રિયા દ્વારા ઓળખવી પડશે આ નવા સુરક્ષા મુદ્દાઓને ઓળખવા પડશે અને સંભવિત હુમલાઓ કે જે આપણે આવી શકે છે તેનું પણ વિશ્લેષણ ઓળખ અને ઉકેલ લાવવાનો રહેશે તેથી ઉદ્યોગ 4 0 ના સંદર્ભમાં વિવિધ સુરક્ષા મુદ્દાઓ સુરક્ષાના જોખમોને નિયંત્રિત કરવા માટે આપણે વિવિધ પદ્ધતિઓ ઘડી કાઢવાની રહેશે વિવિધ પદ્ધતિઓ પ્રસ્તાવિત કરવામાં આવી છે વિવિધ અલ્ગોરિધમ્સ છે જેમાંથી એક સાયબર એટેક ડિટેક્શન માટે છે એક કોમ્પ્યુટેશનલ સિસ્ટમ પ્લેટફોર્મ જે ભવિષ્યમાં કોઈ પ્રકારનો હુમલો થવા જઈ રહ્યો છે કે કેમ તેની આગાહી કરી શકે છે મૂળભૂત રીતે આ પ્લેટફોર્મ એક અલ્ગોરિધમ નો અમલ કરે છે જે જરૂરી છે જે ડેટા ને જોડે છે અને ડેટાને ફિલ્ટર કરે છે અને એકત્રિત કરવામાં આવે છે ઓળખવા માટે તેનું વિશ્લેષણ કરવામાં આવશે કે શું સંભવિત જોખમ છે જે ભવિષ્યમાં આવી શકે છે તેથી આ CIA સિસ્ટમ છે અને તે આ રીતે કાર્ય કરે છે અને બીજું એક સોફ્ટવેર વ્યાખ્યાયિત ક્લાઉડ મેન્યુફેક્ચરિંગ આર્કિટેક્ચર છે આમાં મૂળભૂત રીતે તમારી પાસે સિસ્ટમ ના 3 ભાગો છે એક સોફ્ટવેર પ્લેન બીજો હાર્ડવેર છે અને ત્રીજો છે ઇન્ટેલિજન્સ EIF સોફ્ટવેર પ્લેનમાં મૂળભૂત રીતે CE માં વિવિધ નિયંત્રણ ઘટકોનો સમાવેશ થાય છે અને આ દરેક ce નો ઉપયોગ ડેટા ટેપ પોઈન્ટ તરીકે થાય છે કારણ કે તેઓ સંદેશાવ્યવહાર અને પ્રવૃત્તિમાં ઊંડા અવલોકન ધરાવે છે SDCMA માં સ્ટ્રીમિગ ડેટા EIF ને CE દ્વારા પૂરો પાડવામાં આવે છે અને સેન્સ ડેટા EIF દ્વારા શોધવામાં આવે છે અને આ EIF અસામાન્યતાને શોધવા માટે પણ જવાબદાર છે તેથી આ સાથે અમે આ વ્યાખ્યાનનો અંત આણીએ છીએ તેથી અમે જે કર્યું છે તે એ છે કે સાયબરસુરક્ષા શા માટે મહત્વપૂર્ણ છે તેનો સાર અમે સમજી શક્યા છીએ સાયબરસુરક્ષાના વિવિધ ઘટકો ઉદ્યોગ 4 0 માં આ IoT અને IIoT પ્લેટફોર્મ્સ પર શરૂ થઈ શકે તેવા સંભવિત પ્રકારના હુમલાઓ અને જો તમને આ બાબતો વિશે વધુ ઊંડાણપૂર્વક જાણવામાં રસ હોય તો આ કેટલાક સંદર્ભો છે જે તમારી સામે આપવામાં આવ્યા છે અને તમે તેમાંથી પસાર થઈ શકો છો અન્ય ઘણા જુદા જુદા સંદર્ભો છે જે અમુક પ્રકારની શોધ દ્વારા પણ મેળવી શકાય છે તમે વિવિધ મુદ્દાઓ વિવિધ ઉકેલો વગેરે વિશે વાત કરતા અન્ય તફાવતો મેળવી શકશો તેથી સાયબરસુરક્ષા IoT સુરક્ષા માટે સુરક્ષા IIoT માટે અથવા આજકાલ અને આ વિષયો પર ઘણું સંશોધન ચાલી રહ્યું છે તેથી જો તમે ખરેખર આ દરેક મુદ્દાઓમાં ઊંડા ઉતરવામાં રસ ધરાવો છો તો તમારે મૂળભૂત રીતે આ વિવિધ સાહિત્યોમાંથી પસાર થવું પડશે જે ઉપલબ્ધ છે અને જો તમે સુરક્ષા સંશોધક હોવ તો પણ તમને રસ હોય તો તમને તેનો અમલ કરવામાં રસ હોઈ શકે છે તેથી તેના માટે પણ તમારે આ તફાવતોમાં અને બહાર વધુ વિગતવાર આ વિવિધ સાહિત્યમાંથી પસાર થવાની જરૂર છે આ સાથે અમે આ વ્યાખ્યાન પૂર્ણ કરીએ છીએ